અમને એવું જાણવા મળ્યું કે એવા અન્ય ક્ષેત્રો પણ છે જ્યાં સાંવેગિક બુદ્ધિ ખૂબ જ સારી રીતે લાગુ પાડી શકાય છે જેમ કે મતભેદના નિવારણ માટે સંસ્થાઓમાં લોકોની સામનો કરવાની શક્તિ કેવી રીતે વધારવી અને સંક્રમણોપરિવર્તનો માટે સામાજિક ટેકો કેવી રીતે આપવો અને સંસ્થાઓમાં કટોકટી સંચાલન કેવી રીતે કરવું તાજેતરમાં જ મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા ના અધિકૃત રુથલેસ હેન્ડ બુકમાં એક પ્રકરણ તૈયાર કરી પ્રકાશિત કર્યું છે મેં સ્થિતિસ્થાપક સંસ્થાઓ કેવી રીતે તૈયાર કરી શકાય તેના પર એક પેપર પ્રકાશિત કર્યું છે આપણે હંમેશાંથી જોતા આવીએ છીએ કે ઘણી સંસ્થાઓ પોતાની સંસ્થાઓમાં પ્રતિભાઓને જાળવી રાખવાની દ્રષ્ટિએ નેતૃત્વ કટોકટી કામગીરીની કટોકટી નો ભોગ બની રહી છે તો આ સંસ્થાઓ કેવી રીતે ટકી રહેશે અથવા તેઓ કેવી રીતે પોતાનું સંચાલન કરશે અથવા શું તેઓ વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ ગુમાવી બેસશે આમ સંસ્થાત્મક સ્થિતિસ્થાપકતા બનાવવી એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે તેથી સંસ્થાત્મક સ્થિતિસ્થાપકતા કેવી રીતે બનાવવી તે આ લેખમાં કેન્દ્રસ્થાને હતું જેના દ્વારા સંસ્થા સ્થિતિસ્થાપક કાર્ય માટે વાતાવરણ પ્રાપ્ત કરી શકે અને તેઓ કટોકટીનો સામનો કરી શકે તેવી વિશ્વાસ સહયોગ પ્રતિનિધિત્વ વગેરેનું વાતાવરણ બનાવનારી નેતાગીરીની ભૂમિકાને પ્રકાશિત કરી છે આ જ રીતે વ્યક્તિગત કટોકટીમાં પણ વ્યક્તિ 'કેવી રીતે જીવંત સંકટનો સામનો કરી શકે છે' તે આધારિત તાલીમ કાર્યક્રમ દ્વારા આપણે સ્થિતિસ્થાપક વ્યક્તિની સંભાવનાઓ તૈયાર કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે ક્રોસ એજ ટ્યુરિંગ માટે વર્ગમાં હકારાત્મક ફાળો આપતી સેવાઓ નબળા વિદ્યાર્થીઓ માટે પીઅર સહપાઠી મધ્યસ્થી સહાયક માર્ગદર્શક તરીકે વર્ગખંડ શાળા સમુદાય સેવા તેમજ નવા વિદ્યાર્થીઓ માટે અભિમુખ કાર્યક્રમ આ એવા કેટલાક કાર્યક્રમો છે જેને કોઈ વ્યક્તિ બહાર કાઢી શકે છે ઉદાહરણ તરીકે થોડા વર્ષો પહેલા મને ખબર નહોતી કે તે આપણી સિસ્ટમમાં છે કે નહીં તેને ઓરિએન્ટેશન પ્રોગ્રામ ઓ કહેવામાં આવે છે જે હજી પણ આપણા સિસ્ટમમાં જીમખાનામાં છે અગાઉ જ્યારે આઈઆઈટી સિસ્ટમોમાં રેગિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે અમે સિસ્ટમ રજૂ કરીને ઓરિએન્ટેશન પ્રોગ્રામ નામનો પ્રોગ્રામ કાર્યક્રમ રજૂ કર્યો જેમાં જુનિયર વિદ્યાર્થીઓ સિનિયર વિદ્યાર્થીઓ વિશે જાણવા ઈચ્છે છે અને તેઓ એકબીજા સાથે વાતચીત કરે છે પરંતુ આ પ્રક્રિયામાં અમે એ પણ શોધ્યું છે કે જેઓ આ ઓ માં જોડાતા હોય તેવા નવા આવતા લોકો વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી વધી રહી છે જેને તમે ઓરિએન્ટેશન પ્રોગ્રામ કહો છો તેમાં તેઓને માનસિક ત્રાસ આપવામાં આવે છે આમ પછી જ્યારે તમે આ ખ્યાલનો પ્રસ્તાવ આપો છો ત્યારે તમે જાણો કે ત્યાં કોઈ ઓ જીમખાનામાં એક સામાન્ય પ્લેટફોર્મ હશે જ્યાં ખુલ્લો સ્વાગત સમારોહ થશે સિનિયર તેમના જુનિયર આવકારશે અને તેઓ વાતચીત કરશે એકબીજાને ઓળખશે અને ત્યારબાદ તેઓ દરેક સાથે વાતચીત કરવા માટે સ્વતંત્ર છે પરંતુ અચાનક જ વિદ્યાર્થી નેતાઓ દ્વારા આનો ભારે વિરોધ થયો સાહેબ આ આપણે વર્ષોથી વિકસાવેલી પરંપરા છે કેવી રીતે આપણે તેને અટકાવી શકીએ અને જો તમે આવા ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન નહીં કરો તો નવા આવેલા લોકો વિદ્યાર્થીઓ માં હતાશા રહેશે કેમ તેઓ હતાશા સહન કરશે સાહેબ ઓછી વાતચીત થશે તો ભોગવવું પડશે કોઈ પણ તેમની પાસે આવશે નહીં તેઓ કોઈની પાસે નહીં જાય તો શું તે એકમાત્ર પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓને ઓરિએન્ટેશન પ્રોગ્રામ દરમિયાન તમારી સાથે વાત કરવાની તક આપશે ઓરિએંટેશન માટે તમને કેટલો સમય મળે છે કદાચ એકાદ કલાક શું તે સમય એકબીજાને જાણવા માટે પૂરતો છે તમે રમતો રમતી વખતે અને ખેલકૂદના સમયે એ લોકોને મળી શકો છો વાતચીત કરી શકો છો તમે તમારા વર્ગના સમય દરમિયાન તેઓને મળી શકો છો અન્ય સામાજિક પ્રવૃત્તિઓ દરમિયાન તમે તેઓને મળી શકો છો જેમ કે તમારી પાસે સંગીત મંડળ છે તમારુ નાટક મંડળ છે એવા પુષ્કળ પ્લેટફોર્મ છે જ્યાં તમે વિચારોની આપ લે કરી શકો છો તમે એકબીજાનો સંપર્ક સાધી શકો છો પણ શા માટે ની આવશ્યકતા શું છે તમને ખબર નથી પણ આશ્ચર્યપૂર્વક તેઓ કહે છે કે સર તમને ખબર નથી આ પણ એક પ્લેટફોર્મ છે જ્યાં જુનિયર સ્થિતિસ્થાપકતાની શક્યતાઓ વિકસાવી શકે છે જેવા તેમને સખતકડક પ્રશ્નો પૂછવામાં આવશે તેઓ પણ તેનો સામનો કરવાનો પ્રયત્ન કરશે તેઓ જાણશે કે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો જો કે આ વાત ખૂબ રમુજી લાગે એવી છે પરંતુ આ રીતે એક છુપો સંદેશ જુનિયરને પહોંચાડવામાં આવે છે પરંતુ તમે હળવી નજરે જોશો તો પણ તમે તેને આગળ વધારી શકો એમ છો પરંતુ તેઓને માનસિક રીતે ક્યારેય હેરાન ન કરો તેવી જ રીતે અન્ય ઘણા કાર્યક્રમો પણ છે જેનાથી તમે સ્થિતિસ્થાપકતાની ક્ષમતા વિકસાવી શકો એમ છો જેમ કે તેઓને અઘરા કામ આપવા માટે તમે નજીકના ગામડે લઈ જાઓ અને રસ્તો બનાવો ત્યાં તમે જૂથ ભાવના વિકસાવી શકો છો તમે નેતૃત્વ કૌશલ્યનું માપ તેઓના સંકલન કૌશલ્યનું માપ વગેરેને સમાયોજિત કરી શકો છો તેથી જ ઘણીવાર વિદ્યાર્થીઓ સમુદાય સેવાઓ સાથે જોડાયેલા હોય છે ટૂંકમાં કહું તો મે આ એક સંપૂર્ણ માળખું વિકસાવ્યું છે અને હકીકતમાં અમે આવા કેટલાક ક્ષેત્રો પર કામ કરી રહ્યા છીએ આજ સુધી અમે આ મોડેલને માન્યતા અપાવવા માટે પ્રયોગમુલક પુરાવા સુધી પહોંચ્યા નથી દરેક વાંચક આ મોડેલ પર કામ કરવા માટે મુક્ત છે અને તમે પણ તમારા નિરીક્ષણના વિચારોને લાગુ પાડી શકો છો અને તમારૂ પોતાનું સૈદ્ધાંતિક માળખું બનાવી શકો છો કેવી રીતે ઇઆઈ નો તણાવ સંચાલન આરોગ્ય દબાણ અને સંઘર્ષમાં ઘટાડો કરવા આરોગ્યની જાળવણી કરવા સુખાકારી પ્રદર્શિત કરવા વ્યક્તિગત રીતે અને સંસ્થાઓની એકંદરે ઉત્પાદકતા અને અસરકારકતા જાળવી રાખવા જેવા શ્રેષ્ઠ પરિણામો માટે ઉપયોગ કરી શકાય છે તેથી હું તમારા બધા પાસે આ કામ કરાવવા માંગું છું તમે આ સૂચિત મોડેલ પર કામ કરો તમે સાંવેગિક બુદ્ધિના માળખામાંથી તો પસાર થઈ ગયા છો અને આ તેની જ સંલગ્ન શાખાઓ છે અને તમે સાંવેગિક બુદ્ધિ આરોગ્ય અને સુખાકારી બાબતે તમારી સમજ મુજબ એક સૈદ્ધાંતિક માળખું વિકસાવી શકો છો જેઓ આ અભ્યાસક્રમ લઈ રહ્યા છે તેવા તમારા બધા માટે અભ્યાસ પ્રસ્તાવ માટેનું આ એક નાનકડું અસાઇનમેંટ છે સારું મારુ આજનું સત્ર સમાપ્ત થાય તે પહેલાં હું કહેવા ઈચ્છું છું કે જેને તમે સાંવેગિક પરિસ્થિતિ કહો છો તેવા સાંવેગિક અનુભવો આપણે કેવી રીતે કરી શકીએ કેવી રીતે તમે સાંવેગિક બુદ્ધિની સહાયથી લાભ મેળવી શકો જ્યારે આપણે તમારા મોટાભાગના સાંવેગિક અનુભવો કરવા વિશે વાત કરીએ ત્યારે તમારા સાંવેગિક અનુભવોએ તમને કેવી રીતે અસર કરી છે તેમાંથી કેવા પ્રકારનો પાઠ શીખવા મળે છે અને કેવી રીતે તે પાઠ વૃદ્ધિ અને વિકાસ માટે લાભકારક થાય છે પછી ભલે તે વ્યક્તિગત હોય કે વિદ્યાર્થીઓ હોય તે માતાપિતા હોય કે સંસ્થાઓમાં કાર્યકારી અધિકારીઓ હોય તાજેતરમાં થયેલ સંશોધન સૂચવે છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલું અનુકૂલનશીલ છીએ તે આપણી સકારાત્મક અને નકારાત્મક બંને ભાવનાઓ નક્કી કરે છે બજારમાં પણ આવા ખૂબ પ્રખ્યાત સ્કેલ ઉપલબ્ધ છે વૈજ્ઞાનિક સંશોધનમાં આ સ્કેલને પના સ્કેલ Pana's scale સકારાત્મક લાગણી સ્કેલ અને નકારાત્મક લાગણી સ્કેલ કહેવામાં આવે છે આમ આ સ્કેલ તમારા મનની તમારી ખુશીની સ્થિતિનો નિર્દેશ કરે છે તેથી જો તમે આ સ્કેલમાંથી પસાર થાવ તો તમે કેટલા સકારાત્મક અને કેટલા નકારાત્મક છો તે પ્રતિબિંબિત કરશે આ સ્કેલનું ટૂંકું સ્વરૂપ છે ચાલો હું તમને તેના લાંબા સ્વરૂપ તરીકેની સ્લાઇડ્સ પણ બતાવું જો તમે આ સ્કેલનો ઉપયોગ કરવા પ્રયાસ કરો તો તમે તમારા જીવન વિશે હકારાત્મક અને નકારાત્મક પરિપ્રેક્ષ્યની સ્થિતિ વિશે જાણી શકો ઉદાહરણ તરીકે જોઈએ તો છેલ્લા છ મહિના દરમિયાન તમારા જીવનમાં થતી વિવિધ ઘટનાઓ વિશે વિચાર કરવા માટે થોડો સમય ફાળવો અને મને પ્રતિક્રિયા આપો કે તમે કેટલી વાર આ તમામ ભાવનાઓનો અનુભવ કર્યો છે કેવી રીતે તમે રસ હોવો શબ્દનો અનુભવ કર્યો કેવી રીતે તમે 'ક્યારેય નહીં' 'ખરેખર' 'ઘણીવાર' 'સાધારણ' 'તદ્દન' 'વારંવાર' 'ઉચ્ચ' જેવા શબ્દો અનુભવો છો જો તમે તેને 0 1 2 7 જેવા ક્રમાંક આપી શકો તો તમે તેને વર્ગીકૃત કરી શકો અને તેના આધારે એક સ્કોર મેળવી શકો ઉદાહરણ તરીકે રસ હોવો તેમાં જો હું વારંવાર 6 સ્કોર કરું છું તો હું તેને 6 ગુણ આપું ઉદાહરણ તરીકે જો મારો સ્કોર વ્યથિત થવા કે ભાગ્યે જ માટે 2 છે તેથી તેનો અર્થ 6 થાય તો પછી તમે કહી શકો કે તેને વત્તા બે પછી ઉત્સાહિત થઈને આ રીતે તમે તમારા સ્કોરમાં 5 6 7 એવું કંઈક ઉમેરી શકો તેવી જ રીતે તમે દરેક કાર્યક્ષેત્ર દરેક પરિમાણને ક્રમાંકિત કરી શકો અને સ્કોર મેળવી શકો તે માટે તમે પોતાને કેટલા કેટલા દોષિત અનુભવો છો તે નક્કી કરશે કે તમે તમારા જીવનમાં કેટલી ભૂલો કરી છે અને તે સુખની સ્થિતિને નક્કી કરશે શું તમે ખરેખર દોષની સ્થિતિમાં જીવી રહ્યા છો અને તે સ્થિતિ જ તમારા અંતકરણ વગેરેને મારી રહી છે આ બતાવશે કે તમારા જીવનમાં તમારા દેખાવની સ્થિતિસ્થાપકતાની સંભવિત સ્થિતિ કેટલી મજબૂત હશે ત્યાર પછી ભયભીત પ્રતિકૂળ ઉત્સાહ ગર્વ ચીડિયાપણું ચેતવણી શરમજનક પ્રેરણાદાયક નબળું મક્કમ સચેત સરળ સક્રિય અને ડરનાર આવે છે આમ જો તમે પ્રયાસ કરી તેનો દર નક્કી કરો અને પછી તમે ક્રમાંકિત કરો તો આ સ્કોરને 0 થી 1 2 3 6 માં રૂપાંતરિત કરી શકો તમે તેને વિસ્તૃત કરી શકો જેથી તમને ક્રમાંક મળે જેટલા ક્રમાંક વધુ સારા તેટલા તમારા માટે હકારાત્મક સંકેતો છે અને અથવા તમે અલગ પણ કરી શકો તેમાં પચાસ સકારાત્મક બાબતો પચાસ નકારાત્મક બાબતો છે તમે તેને બે કેટેગરીમાં વર્ગીકૃત કરી શકો છો સકારાત્મક તેમજ સકારાત્મક અસર અને નકારાત્મક અસર આ સ્કેલમાં દસ હકારાત્મક અને દસ નકારાત્મક બાબતો છે તમે તેમને 'રસ ધરાવતા એવા નામથી સૂચિબદ્ધ કરી શકો તો તમે તેને સકારાત્મક હેઠળ મૂકી શકો છો આમ કર્યા પછી તમને ખબર પડશે કે હકારાત્મક અથવા નકારાત્મકના પ્રભાવ જે તમને વધુ અસર કરે છે તે તમને જાણવા મળશે જેવી રીતે લોકો તેઓના સાંવેગિક અનુભવનો સૌથી વધુ ઉપયોગ કરે છે તેવી જ રીતે તેઓ હકારાત્મક અને નકારાત્મક અનુભવને એક રીતે સંચાલિત કરે છે જે સકારાત્મક પરિણામો તરફ દોરી જાય છે જે આ વ્યાખ્યાનલેકચરનું મહત્વનું કેન્દ્રબિંદુ છે ત્યાર બાદ આ ભાવના કેન્દ્રિત પ્રક્રિયા સાંવેગિક બુદ્ધિ અને સાંવેગિક વાત ઉપાય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણને એ સમજવામાં મદદ મળશે કે આપણી ભાવનાઓ સાથે શામેલ થવાથી કેવી રીતે આપણને ફાયદો થાય છે કેવી રીતે આપણે લાગણીથી દોરવાયેલ વસ્તુઓબાબતો પર પ્રક્રિયા અને તેનો ઉપયોગ સક્ષમ રીતે કરી શકીએ છીએ ધારો કે તમને કોઈ સાંવેગિક સમસ્યા અથવા સ્થિતિસ્થાપકતા છે અથવા તમે તમારા જીવનસાથી અથવા તમારા સાથીદારો સાથે સાંવેગિક સંઘર્ષને લીધે હેરાન થઈ રહ્યા છો ત્યાં તમે કયા પ્રકારની વ્યૂહરચનાનો ઉપયોગ કરો છો તે નક્કી કરશે કે તમે કેવી રીતે તે પરિસ્થિતિનો સામનો સફળતાપૂર્વક કરશો અથવા ઉદાહરણો તરીકે કહીએ તો તમારા છૂટાછેડા થતાં બચી ગયા છે તમે છૂટાછેડાનો અનુભવ કરવાની નજીક હતા પરંતુ તમે સફળતાપૂર્વક સંચાલન કર્યું તમારી સંસ્થામાં આવી પરિસ્થિતિનો ભોગ બને તેવી સંભાવના હોય તેવા સહકર્મીઓને શું આ વાત કહી શકાય કારણ કે તમે જાણો છો તમે સમજી ગયા છો કે સંસ્થાના સહકર્મીઓના જીવનસાથીઓ વચ્ચે પણ અસંતોષનું સ્તર વધતું જાય એવી પરિસ્થિતી છે કારણ કે તેઓ એકબીજાને સમય આપી શકતા નથી તેઓ ઘરની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તેથી સાંવેગિક સંઘર્ષ વધી રહ્યો છે તેની સંખ્યા વધી રહી છે લોકો આ પ્રકારની પરિસ્થિતિઓનો સાંવેગિક બુદ્ધિથી વધુ સારી રીતે સામનો કરે તેવું શક્ય છે સફળતાની આવી વાતો અન્ય લોકો સુધી કેવી રીતે પહોચાડી શકાય અને તે તેઓના માટે સામનો કરવાની સ્થિતિ તરીકે કામ કરશે જ્યારે આપણે લાગણી કેન્દ્રિત સામનો કરવાના ઉપાય વિશે વાત કરીએ ત્યારે શું થાય છે સાંવેગિક બુદ્ધિના સંદર્ભમાં આ ઘણા ક્ષેત્રમાંનું એક છે જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ એક સકારાત્મક મનોવિજ્ઞાન છે અને તે સ્ટેન્ટન નું છે તેઓ લાગણી કેન્દ્રિત સામના વિશે વાત કરે છે જે તણાવપૂર્ણ સામનાથી દૂર જવાને બદલે સક્રિય હલનચલનનો સંદર્ભ આપે છે લાગણી કેન્દ્રિત સામનાનો અર્થ એ નથી કે તમે તે પરિસ્થિતિથી દૂર રહો તેથી તમે તે પરિસ્થિતિમાં રહો અનુભવ કરો અને અસરકારક રીતે તેનું સંચાલન કરો જે લોકો આ પ્રકારની પરિસ્થિતિઓને ટાળે છે તેનાથી પીછેહઠ કરે છે તેઓ લાંબા ગાળે નિષ્ફળતાનો અનુભવ કરે છે સાંવેગિક અભિગમ અને સાંવેગિક નિવારણ વચ્ચે બીજો તફાવત બરાબર તે જ રીતે છે જેમ આપણે સાંવેગિક સંપર્ક ટાળવાની ચર્ચા કરીએ છીએ તે ટૂંકા ગાળાનો ઉકેલ છે પરંતુ જો તમે તર્ક લઈ આવતી સાંવેગિક વાતચીતમાં શામેલ થશો એટલા માટે જ તમે સાંવેગિક તર્ક પર ભાર મુકશો શા માટે તમે એકબીજા મિત્રો સહકર્મીઓ સાથીદારો તરીકે ગુસ્સે થાવ છો તે માટે પરસ્પર સમજણ અને વિચારો અને મંતવ્યોની આપ લે કરવી જરૂરી છે તેથી જ મે સ્ક્રીન પર ચાના ટેબલ પર લડતા પતિ પત્નીનો એક ફોટો મૂક્યો છે આવું ફક્ત સાંવેગિક ગેરસમજને કારણે થાય છે અને તેની સીધી અસર બંનેની ન્યુરોલોજીકલ સિસ્ટમ પર પડે છે કારણ કે તમે વારંવાર કહો છો કે આ ભાવનાત્મકસાંવેગિક સંઘર્ષ ક્રોધ તણાવ ચિંતા પેદા કરે છે જે તમારા જીવનમાં નકારાત્મકતા લાવનારી સમગ્ર નર્વસજ્ઞાનતંતુની સિસ્ટમને પ્રભાવિત કરે છે વર્તણૂકીય સક્રિયકરણ સિસ્ટમ એ અભિગમ પ્રેરણા અને નકારાત્મક ઘટનાઓ અને સજાઓને દૂર કરવા કાર્ય કરતી વર્તણૂકીય નિષેધ પદ્ધતિ ને નિયંત્રિત કરે છે આ બાબત એકદમ સ્વાભાવિક છે અને આવું તમારા રોજિંદા જીવનમાં થાય છે જેમ કે વર્તણૂકીય સક્રિય કારણો જ્યારે તમે નોકરી પ્રત્યે ઉત્સાહિત હો ત્યારે તમે અન્ય લોકો સાથે ન્યાયિક રીતે વર્તન કરો તે સંભવિત છે પરંતુ જો ખરેખર તમે તમારી ભાવનાઓલાગણીઓ સંભાળી રહ્યા છો તો તમે તેને વધુ સારી રીતે ટકાવી શકશો તમે તમારા વર્તનને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકશો તેથી જ વર્તણૂકીય સક્રિયકરણ થિયરી કહે છે કે તમે પ્રભાવિત થયા વિના પ્રેરણાત્મક દિશા તરફ તમારા વર્તનનું નિયમન કરો આમ તેનો અર્થ એ થયો કે તમે તેઓની વર્તણૂકીય પ્રવૃત્તિઓના નકારાત્મક પરિણામને અવગણી રહ્યા છો કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેવી રીતે કોઈ અપમાન કરે તેના વિશે તમે ઉત્સાહિત છો જિદાનની બાબતમાં પણ એવું જ થયું હતું તે ખૂબ જ સરસ રમી રહ્યો હતો તેથી મિત્રોની આખી ટીમ વર્લ્ડ કપ જીતવાની જ હતી પરંતુ તેની દિશા તેનું ધ્યાન એ રીતે ભટકાવવામાં આવ્યું જેથી તે એટલી બધી નકારાત્મક ક્રિયાઓમાં રોકાયો અને તેને બહાર ફેંકી દેવામાં આવ્યો સંશોધનકારોએ અભિગમલક્ષી લાગણી કેન્દ્રિત સામનો એ બંને સંબંધિત અને અલગ અલગ પ્રક્રિયાઓ ઓળખી કાઢી છે અભિગમલક્ષી કાર્ય હંમેશાં લક્ષ્યોની સિદ્ધિ હાંસલ કરે છે પરંતુ જો તમે પરિસ્થિતિઓને ટાળો છો તો તેનો અર્થ એમ થાય છે કે તે તમને વાસ્તવિક લક્ષ્યોની સિદ્ધિથી દૂર રાખશે એટલે કે તેનો અર્થ એમ થયો કે લક્ષ્યોથી દૂર રહેવું એ સફળતા માટેનો શોર્ટકટ છે તે તમને લાંબા સમય સુધી નહીં રોકી શકે તમે ફક્ત શોર્ટકટ શોધી રહ્યા છો પરંતુ જ્યારે તમારો અભિગમ લક્ષ્ય પર કેન્દ્રિત કરો ત્યારે તમે તમારી ઊર્જા અને ક્ષમતાઓનો ઉપયોગ કરો છો આમ તે અભિગમ અને અવગણના વચ્ચેનો તફાવત છે તમે આવી પરિસ્થિતિમાં ફક્ત તમારા વાસ્તવિક અભિપ્રાય અથવા દ્રષ્ટિકોણનો ઉપયોગ નથી કરતાં તેથી સંશોધનકારોએ ધ્યાન કેન્દ્રિત કરવાના સામાન્ય ઉપાય તરીકે અભિગમલક્ષી લાગણીમાં સામેલ બે સંબંધિત પરંતુ અલગ અલગ પ્રક્રિયાની ઓળખી કાઢી છે તે સાંવેગિક પ્રક્રિયા અને સાંવેગિક અભિવ્યક્તિ છે હું જે જીતવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે આ જ છે જ્યારે તમે કોઈ અભિગમલક્ષી આધાર પર ધ્યાન કેન્દ્રિત કરો ત્યારે તમે ઉકેલ મેળવવાની શક્યતાઓના તમામ નોટ્સ અને બટ્સ ના અને પરંતુ not's and buts નો ઉપયોગ કરવા પ્રયત્નશીલ છો આમ તમે જે સાંવેગિક પ્રતિક્રિયાઓ સાંવેગિક ઉદ્દેશ્યો તર્ક વગેરે પ્રક્રિયા કરી રહ્યા છો તે એક સાંવેગિક પ્રક્રિયા છે અને ત્યાર પછી તમે તમારી લાગણીને યોગ્ય દિશામાં વ્યક્ત કરો છો પરંતુ જ્યારે બે લોકો વચ્ચે મતભેદ હોય ત્યારે તમે કહો છો "ના તેઓ બંને મારા મિત્રો છે મારે તેમના કામમાં દખલ ન કરવી જોઈએ મને આ બાજુ જવા દો આમ અહીં તમે તમારી સાંવેગિક બુદ્ધિ પ્રદર્શિત નથી કરતાં આમ કરવાને બદલે તમારે ત્યાં જવું જોઈએ અને શા માટે તેઓ સાંવેગિક સંઘર્ષમાં શામેલ છે તેનું કારણ આપી તેઓને મદદ કરવી જોઈએ કેન્સરના દર્દીઓ પર સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે લાગણી કેન્દ્રિત સામનો કરવાથી માનસિક તણાવ માં મદદ મળે છે અને તબીબી સલાહની પણ ઓછી જરૂર પડે છે કારણ કે જે લોકો નક્કર લાગણી કેન્દ્રિત સામનો કરવાની પદ્ધતિઓ જાણે છે તેઓ ભાગ્યે જ તેમના કોઈ રોગ બાબતે ડોકટરોને જાણ કરે છે અને માતાપિતાની માનસિક અથવા શારીરિક બિમારીઓ સાથે વ્યવહાર કરતા અંડરગ્રેજ્યુએટ લોકો તણાવનો વધુ સારી રીતે સામનો કરે છે તે વિદ્યાર્થીઓમાં પણ જોવા મળ્યું છે જે વિદ્યાર્થીઓ કાર્યક્રમ કેન્દ્રિત સામનો કરવાની શૈલીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે તેઓ અન્ય લોકોની સરખામણી એ બીમારીથી બચી શકે છે અથવા તેનો સામનો કરી શકે છે તેથી જ કેટલાક લોકો મનોવૈજ્ઞાનિક હોય છે તેઓ તેમના હસ્તક્ષેપ કાર્યક્રમો માં સાંવેગિક બુદ્ધિનો સમાવેશ કરવા ઇચ્છે છે કેટલાક સંશોધનકારો એવું સૂચન કરે છે કે સાંવેગિક બુદ્ધિ શીખી શકાય છે અને મજબૂત બનાવી શકાય છે જ્યારે અન્ય લોકો એવો દાવો કરે છે કે તે જન્મજાત લાક્ષણિકતા છે જેમ તમે બધા જાણો જ છો કે જ્યારે કોઈ માતા નવા જન્મેલા બાળક તરફ હાથ લંબાવે ત્યારે બાળક સામેથી સ્મિત આપે છે અને આગળ આવે છે આ બાબતોની સ્થિતિ જોઈને આપણે કેટલીકવાર કહીએ છીએ કે તે જન્મજાત લક્ષણ છે પરંતુ હકીકતમાં આપણે એમ પણ જોયું છે કે જે લોકો નિમ્ન સાંવેગિક બુદ્ધિ ધરાવે છે તેઓ પણ તાલીમ દ્વારા સંપર્ક દ્વારા શીખીને તેઓની સાંવેગિક બુદ્ધિ વિકસાવી શકે છે આમ લાગણીની ભૂમિકા જેવી કે સાંવેગિક પ્રક્રિયા વ્યક્તિત્વની અસરો મૂડની અસરો વગેરે વિવિધ પ્રકારની ભાવનાઓ જેમકે પ્રાથમિક લાગણીઓ નકારાત્મક લાગણીઓ વિગેરે હોય છે જેના વિશે આપણે પહેલા જ ચર્ચા કરી ચૂક્યા છીએ તો ચાલો આપણે સાંવેગિક બુદ્ધિ કેવી રીતે વિકસિત કરી શકાય તે વિષયમાં આગળ વધીએ પ્રકૃતિ વિરુદ્ધ પાલનપોષણના સિદ્ધાંતો જેની આપણે પહેલા જ ચર્ચા કરી ચૂક્યા છીએ પરંતુ સંક્ષિપ્તમાં હું ફરીથી કહું છુ કે પ્રકૃતિના પાસાંઓ આપણા આનુવંશિક પાસાઓ અથવા હેરિટીક મૂળ ધર્મથી અલગ સિદ્ધાંત પાસાઓનો સંદર્ભમાં છે પરંતુ પાલનપોષણ એ આપણી તાલીમ આપણું શિક્ષણ સમાજીકરણ વગેરેનો ઉલ્લેખ કરે છે સાંવેગિક બુદ્ધિમાં આંતરવ્યક્તિત્વની પ્રકૃતિ વધારે હોવાથી પાલનપોષણ એ પ્રકૃતિ કરતાં વધુ મહત્વ ધરાવે છે સાંવેગિક બુદ્ધિના વિકાસની અસર બહુવિધ બુદ્ધિ ની ઓળખાણ સમાન છે સાંવેગિક બુદ્ધિના વિકાસ માટે બુદ્ધિના બહુવિધ સિધ્ધાંત પર વિશ્વાસ કરી શકાય છે જેમાં હોવર્ડ ગાર્ડનર આંતરિકવ્યક્તિત્વ અને આંતરવ્યક્તિત્વ ધરાવતી બુદ્ધિ વિશે વાત કરવાનો પ્રયાસ કરે છે બુદ્ધિ એ એક જ્ઞાનાત્મક માનસિક ક્ષમતા હોવા છતાં કારણ સમજવા માટે અથવા શ્રેષ્ઠતાનું કારણ આપતા સમયે આપણી મદદ માટે તેની કલ્પના કરવામાં આવે છે પરંતુ માનવ લાગણીઓ ખૂબ જ જટિલ છે જ્યાં સંસ્કૃતિ આપણી સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ અને સંપર્કમાં રહેલી વ્યક્તિ સંબંધિત ઘણી બાબતો અગત્યની હોય ત્યાં તે બાબતોની સ્થિતિને સમજવાને બદલે કારણ આપવું ખૂબ મુશ્કેલ છે તેથી જ સમગ્ર આંતરવ્યક્તિત્વ પ્રક્રિયાને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે સાંવેગિક બુદ્ધિનું આ માળખું ઊંડી લાગણીઓમાંથી લેવામાં આવ્યું છે એટ્લે કે કેવી રીતે સાંવેગિક બુદ્ધિની આ વિભાવનામાંથી જુદા જુદા પરિમાણો બહાર આવે છે સાંવેગિક 'સ્વ' જાગૃતિથી શરૂ કરીને અન્ય લોકોની સાંવેગિક અભિવ્યક્તિની જાગૃતિ સુધી જે સાંવેગિક તર્ક વધારે છે અને આપણી ભાવનાઓ અન્ય લોકોનું ભાવનાત્મક સંચાલન કરવામાં મદદ કરે છે કારણ કે ત્યારે તમે તમારી લાગણીઓને સંચાલિત કરવાની સમજ વિકસાવો છો અને ત્યાર પછી અન્ય પ્રત્યે સમાનુભૂતિ દર્શાવવાનું કૌશલ્ય વિકસાવો છો પરિણામે સાંવેગિક ઉથલપાથલમાનસિક અશાંતિના સમયે તમે નિયંત્રણની ભાવના વિકસાવો છો તેથી આ બધી યોગ્યતાઓ અથવા ક્ષમતાઓ નિર્ણય લેવાની પ્રક્રિયા કામગીરી અને સમગ્ર વર્તનને અસર કરે છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ આ તે સ્કેલમાનો જ એક સ્કેલ છે કોઈ વ્યક્તિના સાંવેગિક બુદ્ધિના માપન માટે સ્વ અહેવાલ માટેના પગલાઓ આધારીત ચાર પરિમાણો હોય છે તે સાંવેગિક મૂલ્યાંકન અને 'સ્વ' સ્વયં માં લાગણીઓની અભિવ્યક્તિ અને ત્યાર પછી મૂલ્યાંકન અને અન્ય વ્યક્તિની લાગણીની ઓળખાણ કરાવે છે અને પછી સ્વયંમ માં લાગણીનું નિયમન અને પ્રભાવને સરળ બનાવવા માટે ભાવનાઓના ઉપયોગ વિશે વાત કરે છે આ ઉપરાંત બીજી પણ એક પદ્ધતિ છે જેને તમે સોશિયોમેટ્રી સમાજસમિતિ કહો છો કોઈ વ્યક્તિની સાંવેગિક બુદ્ધિ માપવા માટે આ પણ એક સાધન હોઈ શકે છે તમે જાણો જ છો કે સોશિઓમેટ્રિક એ એક ખૂબ જ સરળ પદ્ધતિ છે વર્ગમાં 'સ્વ' અને કોઈના વ્યક્તિત્વ વિશે વાત કરતી વખતે હું પણ તેનો ઉપયોગ કરતો હતો તમે તમારા વિશે શું જાણો છો ચાલો આપણે જાણીએ કે આ વર્ગમાં સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી લોકપ્રિય વ્યક્તિ કોણ છે તમે ફક્ત એટલું પૂછો કે શું તમે 1 2 અને 3 જેવા ક્રમાંકના આધારે રેટિંગ્સ આપી શકો તેવા વ્યક્તિઓના નામ લખી શકો છો તો મહેરબાની કરીને તમે જાણતા હો તેવા ત્રણ વ્યક્તિઓને પસંદ કરો તેઓના સામાજીકરણ ક્રિયાપ્રતિક્રિયા મિત્રતા વગેરેના આધારે લોકો એકબીજાના નામ આપશે તેના આધારે તમે શોધી શકશો કે શ્રેષ્ઠ વ્યક્તિ કોણ છે પરંતુ જ્યારે હું લોકોને પૂછું કે કોઈ વ્યક્તિને લોકપ્રિયતાના બિંદુ પર મૂકવાનો આધાર શું છે એટલે કે તે નંબર 1 અથવા નંબર 2 છે ત્યારે તેઓએ કહ્યું કે હું તે વ્યક્તિની સાથે રહું છું તેના પ્રત્યે મારી સમજણ સારી છે હું તેને ક્લિક લાઈક કરું છું હું તેની કાળજી લઉં છું એમ પણ કહી શકુ આ બધી છુપાયેલ લાક્ષણિકતાઓ અને આપણી સમજણ એ 'સાંવેગિક બુદ્ધિ' શબ્દને દર્શાવે છે તેથી જ સામાજિક સાંવેગિક પસંદગી સિધ્ધાંત કહે છે કે જેમ જેમ આપણે વૃદ્ધિ પામીએ તેમ તેમ આપણે આપણી આસપાસની નકારાત્મકતાને બદલે હકારાત્મકતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વિકસાવીએ છીએ તેથી આપણે આપણાં આગળના વર્ષોમાં આ ફાયદાઓની કદર કરવા સમર્થ છીએ કેમ કે આપણને ખ્યાલ આવી જાય છે કે આપણી પાસે ખૂબ જ ટૂંકું જીવન બાકી રહ્યું છે આ નાનકડા વિશ્વમાં આપણે ખૂબ જ અલ્પ જીવન જીવીએ છીએ તેથી હંમેશાં એકબીજા સાથે ઝગાડવા એકબીજાની તુલના કરવા અથવા કોઈને નીચા દેખાડવાને બદલે અન્ય લોકો માટે સારું બનવું વધુ હિતકારી છે 'ના હું તો ખરેખર મહાન જ છું તમે મારી સાથે તુલના ન કરી શકો ' આપણા જીવનમાં આ પ્રકારની તુલના હંમેશાં નફરત હલકાપણું લઈ આવે છે તેથી જ તમારા જીવન વિશે સકારાત્મક પરિપ્રેક્ષ્યદ્રષ્ટિકોણ રાખવા માટે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું હંમેશાં વધુ હિતકર છે અને તે જ આપણા ભવિષ્ય માટે સારું સકારાત્મક વાતાવરણ બનાવશે લાગણીથી દોરવાયેલી સામગ્રીનું સંચાલન કરવાની યુવાનો અને વૃદ્ધોની રીત અલગ અલગ છે એવું પણ જોવા મળે છે કે નાની વયના લોકો કરતા વૃદ્ધો સાંવેગિક અશાંતિની સ્થિતિનું સંચાલન કરવામાં વધુ માહિર છે કારણ કે અનુભવ ખૂબ જ મહત્વનો છે નાની ઉમરના સહભાગીઓ નકારાત્મક બાબતો છબીઓ વધુ ઝડપથી સ્વીકારી લે છે જ્યારે વૃદ્ધ સહભાગીઓનું સૌ પ્રથમ લક્ષ્ય સકારાત્મક લાગણીઓથી ભરેલી છબીઓ તરફ હોય છે એટલા માટે જ હું ઉદાહરણ આપું છું કે જેમણે અન્ય લોકોની સામે તમારું અપમાન કર્યું છે તેવી વ્યક્તિનો પણ આદર કરો તમે કેવી રીતે પ્રતિક્રિયા આપો છો ઘણા લોકોએ કહે છે કે સાહેબ હું એમ નહીં છોડું હું પણ તેને તે જ રીતે પ્રતિક્રિયા આપીશ કેટલાક લોકો કહે છે કે સાહેબ હું માફ કરી દઈશ અને ભૂલી જઈશ કેટલાક લોકો કહે છે કે સાહેબ હું ઝડપથી પાછો વળીશ હું ઝડપથી પાછો બાઉન્સ કરીશ કેટલાક લોકો કહે છે કે સાહેબ હું થોડો સમય રોકાય ગયા પછી પ્રતિક્રિયા આપીશ જુઓ પ્રતિક્રિયા આપવાની આ ચાર જુદી જુદી રીતો છે પરંતુ હું એવા લોકોને શોધતો રહેતો કે જેઓ અનુભવી હોય અને વયમાં થોડા મોટા હોય પરિસ્થિતિઓ પ્રત્યે જેઓનો ખૂબ પ્રતિક્રિયાશીલ અભિગમ છે તેવા નાની ઉમરના લોકો કરતાં તેઓની પાસે સકારાત્મક પાસું છે તેથી તે એકદમ બરાબર પણ છે અહીં સાંવેગિક પરિસ્થિતિઓના સંદર્ભના તારણોમાં લૌરાને સમાન પેટર્ન જોવા મળી છે એક અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે વૃદ્ધ સહભાગીઓ લાંબા સમય સુધી હકારાત્મક અનુભવોનો સ્વાદ માણવામાં તેઓના નાના સહભાગીઓ કરતાં વધુ સક્ષમ હતા એટલા માટે જ મે વર્ગના યુવાન વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમારા જન્મદિવસની ઉજવણીને તમે કેટલા લાંબા સમય સુધી યાદ રાખી શકો છો તમે તેમાં મહત્તમ 1 અથવા 2 દિવસનો વધારો કરી શકો છો ત્યાર પછી બધું બરાબર થઈ જાય અને આ જ રીતે જીવનમાં બનતી સકારાત્મક બાબતોઘટનાઓ પ્રત્યે યુવાન લોકો વધારે મહત્વ આપતા નથી પણ હા જ્યારે હું તમને પૂછું કે ગઈકાલે તમે તમારા મિત્રો સાથે ટેનિસ કોર્ટમાં ઝગડ્યા હતા તે ઝગડો કેટલો સમય સુધી ચાલશે સાહેબ મને ખબર નથી તે કદાચ મહિના કે અઠવાડિયા સુધી ચાલી શકે આમ આ જવાબ દર્શાવે છે કે જ્યારે તેઓને સાંવેગિક રીતે નકારાત્મક અનુભવ થાય છે ત્યારે આપણે આ યુવાનોને કેવી રીતે રાખવાસાચવવા પડે છે બીજી પણ એક બાબત છે જે વ્યક્તિના આરોગ્ય માંદગી અથવા સુખ - કોઈપણ સ્થિતિમાં વ્યક્તિની સાંવેગિક સ્થિતિને મદદરૂપ થઈ શકે છે આપણે સ્થિતિસ્થાપકતાનો આશાવાદ વાસ્તવિકતા પરીક્ષણની સ્થિતિને પણ સહાયરૂપ બની શકીએ છીએ કોઈ વાર્તા કહેતું હોય ત્યારે પણ આપણે આવી કેટલીક લાક્ષણિકતાઓનું અવલોકન કરી શકીએ છીએ જેને તીવ્ર નકારાત્મક લાગણીઓ પર પ્રક્રિયા કરવાનું એક સાધન પેનેબેકરનો દાખલો કહેવામાં આવે છે અભ્યાસ માટે તમે જોડણી વ્યાકરણ અને વાક્યની રચનાને ધ્યાનમાં લીધા વિના 4 દિવસ સતત આઘાતજનક બિન સાંવેગિક વિષય વિશે લખવાનું કહી શકો છો છેલ્લા ચાર દિવસ દરમિયાન શું થઈ રહ્યું છે તે ખાસ નોંધજો તમને જબરદસ્ત સાંવેગિક અનુભવો થશે 'ટાઇટેનિક' જેવી ઘટનાઓમાં પણ આવું જ થાય છે અથવા તે બોલીવુડની ફિલ્મ જેમ કે બોર્ડર સાથે પણ સંબંધિત હોઇ શકે અને આ જ વાત સિત્તેર વર્ષની જુદાઇ પછી બની રહ્યું છે ભારત અને પાકિસ્તાનમાં શું બની રહ્યું છે આપણે હજી સુધી આપણાં નકારાત્મક પ્રભાવોને ભૂલી શકતા નથી ભારત આગળ વધી ચૂક્યું છે પણ પાકિસ્તાન આગળ વધી શક્યું નથી આમ તેનો સારાંશ એ છે કે વાર્તાઓ કહેવા જેવી પદ્ધતિઓથી બનેલી આ રીત વધુ પ્રમાણમાં ભાવનાઓને મુક્ત કરી શકે છે ઉદાહરણ તરીકે કહીએ તો જ્યારે તમારી વચ્ચે પણ ઝગડો થાય છે જેમ એક પત્ની તરીકે તમે તમારા પતિ સાથે ઝગડયા હતા જેમ એક મિત્ર તરીકે તમે તમારા અન્ય મિત્રો સાથે ઝગડયા હતા આમ જ્યારે તમે અન્ય લોકો સમક્ષ આ સમાન ઘટનાનું વર્ણન કરો ત્યારે તમે તમારો તણાવ મુક્ત કરી શકશો ત્યારબાદ તમારા મિત્ર સાંવેગિક આશ્વાસન આપવા આગળ આવશે ચિંતા કરશો નહીં અમે તમારી સાથે છીએ હવે તમારી સાથે કંઇ ખોટું નહીં થાય અમે તમને મદદ કરીશું આમ આ રીતે આપણે તણાવ ચિંતા અને તાણને મુક્ત કરીએ છીએ અને આ રીતે આપણે આપણી સાંવેગિક સ્થિરતા સ્થાપિત કરીએ છીએ આપણે તેને શું કહીશું નહિતર આપણે તેને સાંવેગિક સ્થિરતા કહીએ છીએ અથવા આ કોઈ વ્યક્તિની સાંવેગિક બુદ્ધિ અને વાર્તા કહેવાની બીજી નિશાની છે સાંવેગિક વાર્તા કહેવી એ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ એક નાની કસરત છે જેમ કે તમે લોકોને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરતો એક નાનો પત્ર લખવા માટે કહી શકો મહેરબાની કરીને તમારા માતાપિતાને કૃતજ્ઞતા વ્યક્ત કરતો એક પત્ર લખો જે દર્શાવશે કે કેવી પરિસ્થિતિમાં તમારા માતાપિતાએ તમારો ઉછેર કર્યો છે તેઓનું શું યોગદાન છે તેઓના યોગદાનની અનુભૂતિ મનમાં ખૂબ હકારાત્મક માળખું બનાવે છે અને ત્યારબાદ તમે "હે મારા ભગવાન" એવો અહેસાસ કરશો તમારા માતાપિતા ખૂબ આનંદિત થશે અને બદલામાં તેઓ તુરંત જ તમને બોલાવી કહેશે બેટા હમારા બડા હો ગયા હિન્દીમાં શુદ્ધ હિન્દીમાં તેઓ કહેશે કે આપણો પુત્ર મોટો થઈ ગયો છે અને તે વ્યક્તિમાં તમામ પ્રકારનું આરોગ્ય ખુશીઓ અને સકારાત્મકતા લાવનાર વાસ્તવિક સાંવેગિક બુદ્ધિનો વિકાસ દર્શાવે છે જેને આપણે જીવનનું સકારાત્મક માળખું કહીએ છીએ આમ જો તમે આ કસરત કરો તમે તમારા મિત્રોના જૂથમાંથી સૌથી વધુ સાંવેગિક બુદ્ધિ ધરાવતા વ્યક્તિને ઓળખી કાઢો દૈનિક જીવનમાં તમારા મિત્ર સાંવેગિક બુદ્ધિ પૂર્વક કેવી રીતે વ્યવહાર કરે છે તેનું વર્ણન કરો ઓછામાં ઓછી બે ઘટનાઓ લખો જેથી કરીને એક શિક્ષક તરીકે જો તમે સમયે સમયે આ પ્રકારની કસરત કરો તો તમે જાણી શકશો કે તમારા વિદ્યાર્થીઓમાં સાંવેગિક બુદ્ધિની સ્થિતિમાં વધારો થતો જાય છે ખુબ ખુબ આભાર ચાલો આપણે આ સત્ર સમાપ્ત કરીએ અને ચાલો આજનો દિવસ પૂર્ણ કરીએ